P2V2V1Y21cos21 2 1 વતા V22Y22cos⁡વતાV2V3Y23cos23 23 વતા V2V4Y4cos24 24 હવે ધારો કે તમેPik ધ્યાન મા લો છો તો તેથી i એ k ની બરાબર નથી પણ જ્યા i એ k ની બરાબર છે ત્યાં ડાયાગોનલ છે જે આપણે જોયું છે તો અહીયા k i નથી અને ઉદાહરણ તરીકે i 2 k 3 એટલે તે બરાબર નથી હવે જો અર્થ એ થાય કે જો તમે ડેરિવેટિવ લો છો તો આ પદ P23એ 3થી સ્વતંત્ર છે તેથી તે 0 હશે એવી જ રીતે બીજુ પદ V22Y22cos⁡ પણ 0 છે અને ત્રીજુ પદ તે V2V3Y23 પછીsin23 23 હશે અને તે પદ 3 થી સ્વતંત્ર છે તેથી તે 0 હશે અને આ પદ V2V4Y4cos24 24 3 થી સ્વતંત્ર છે તેથી છેલ્લું પદ પણ 0 છે તેથી અહીયા એક જ પદ છે તેથી જ તમારા ઓફ ડાયાગોનલ તત્વ તે હંમેશાં એક પદ જ રહેશે પરંતુ ડાયાગોનલ k i નથી પરંતુ તે આ વસ્તુનો સરવાળો હશે સમીકરણ 57 તો આનું ડાયાગોનલ તત્વ J1 છે આ સમીકરણ 58 છે પરંતુ k બરાબર i નથી તો એ જ રીતેનું ડાયાગોનલ તત્વ J4છે તેથી આ કિસ્સામા ડાયાગોનલ તત્વ J4 તે Qiહશે હવે ફરીથી મારે પદ ને વિસ્તૃત કરવાનું છે અને મારે તમને કહેવું છે કે આ શું છે પહેલા તમને કહીશ QiViએ 2ViYiisin⁡ ઓછા k1 k≠i nVkYiksin⁡ik ikને સમાન છે અને અહીં પણ બધાંનોસરવાળો પરંતુ જુઓ આ પદ પણ ત્યાં છે અને આ k બરાબર i નથી તેથી જો આ પદ જો તમે વિસ્તૃત કરશો તો Qi નુ સમીકરણ 51 છે જો તમેP22 લેવા માંગતા હોવ તો તમે માનો છો કે i 2 છે તો આ સમીકરણ આ રીતે લખી શકાય છે Q2 બરાબર k 14ViVkYiksin⁡ ik ik છે અહીયા તમારો i 2 ની બરાબર છે તેથી સમીકરણ k14V2VkY2ksin⁡2k 2k થશે હવે જો તમે આને વિસ્તૃત કરો છો તો Q2 V2V1Y21sin⁡21 21 બાદબાકી V22Y22sin⁡ 22 ને બાદબાકી V2V3Y23sin⁡ 23 23 બાદબાકી V2V4Y24sin⁡ 24 24હશે આ આપણે કરી રહ્યા છીએ હવે જો તમે ડાયાગોનલ તત્વો ની V2સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો તમને ઇચ્છતા ડાયાગોનલ તત્વો મળશે ધારો તમે QiViશોધવા માંગો છો હવે આપણે i 2 લીધેલુ છે તેથી કહો Q2V2 જો તમે V2 ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો Q2V2ના ડાયાગોનલ તત્વ તમને મળશે Q2V2બરાબર V1Y21sin⁡21 21બાદ 2V2Y21sin⁡ આપણે V2 ની સાપેક્ષે ડેરિવેટિવ લઈ રહ્યા છીએ તેથી માઈનસ V3Y23sin⁡23 23મળ્શે હવે છેલ્લુ પદ V4Y24sin⁡24 24આ છે તેથી આ સમીકરણમાં ચાર પદ છે તેથી જ આ કિસ્સામાં આ QiVi આ પદ સામાન્ય પદ 2V2Y22 છે તેથી જો i ના બદલે 2 બદલીએ તો તે પદ QiViએ 2ViYiisin⁡ માઇનસ k 1 થી n ki એટલે કે અન્ય 3 પદ સિવાય આ એક પદ છે ત્યાં આ ith પદ શામેલ નથી તેથી આ પદ V2Y22 sin⁡ નો 2 દ્વારા ગુણાકાર કરી તમે સમાવેશ કરી શકો છો પરંતુ અન્ય ગણતરીમા આ પદ V2Y22 sin⁡ ત્યાં બહાર હશે તેથી જ k ≠ i નથી અને આ પદ 2ViiYii sin⁡ છે સમીકરણ 59 એ જ રીતે જો તમે QiViમાટે કરશો તો ત્યા પણ k ≠ i નથી તેથી પહેલાની જેમ આપણને એક જ પદ મળશે એ ViYiksin⁡ik ik છે ઉદાહરણ તરીકે જો તમે Q2V3શોધવાનો પ્રયાસ કરશો તો આ સમીકરણ મા V2V1Y21sin⁡21 21 V22Y22sin⁡ V2V4Y24sin⁡24 24પદ મા કોઈ V3 વાડુ પદ નહી હોય તે ના પરીણામે આ ત્રણે પદો 0 જ હશે અહીં માત્ર V2V3Y23sin⁡23 23 વાડા પદ મા V3 નુ પદ હશે તેથી ફક્ત અહીં V2V3Y23sin⁡ 23 23 પદ જ રહેશે તેથી ડાયાગોનલ મા એક જ પદ છે ડાયાગોનલ માટે બે પદોહાજર છે તે સમીકરણ 59 બતાવ્યા પ્રમાણે છે તેથી આ ઓફ ડાયાગોનલ મા રહેલા પદ છે આ સમીકરણ 60 છે પદો ∆Pi અને ∆Qi એ pth ઇટરેશન છે આ pthમી ઇટરેશન બસ i પર સુનિશ્ચિત અને ગણતરી કરેલ કિંમતો વચ્ચેનો તફાવત છે અર્થ એ થાય Pi ઇટરેશન કેPi ઈન્જેક્શન એ જે કાંઇ પણ ગૌસ સીડેલ પદ્ધતિમાં મળ્યુ તે જાણીતુ છે અને Piએટલે કે pthમી ઇટરેશન એ સમીકરણ 50 અને 51 છે એનો અર્થ એ કે સમીકરણ 50 અને 51 ને માટે તમારે દરેક ઇટરેશન પર ગણતરી કરાવી પડશે અને આ સમીકરણ 60 અને 61 તે તમારા PV બસ અથવા PQ ના બસ છે Pi તમે બરાબર જાણો છો પરંતુ જો તે PQ બસ છે તો Qi પણ તમને જાણીતુ હશે તેથી જ તો દરેક પુનરાવૃત્તિમાં આ 2 પદો ની ગણતરી કરો છો અને આ વસ્તુ કેવી રીતે કરવી તેના માટે કન્વર્જન્સ માપદંડ શોધી કાઢો તેથી તે કિસ્સામાં તમે પહેલાંની જેમ ∆Pmax લેશો ∆Pmax એ ∆P2 ∆P3 ∆Pn ના મહત્તમ ની બરાબર છે તમે દરેક પુનરાવૃત્તિ પર આમાં થી મહત્તમ લેશો એ જ રીતે∆Qmaxએ ∆Q2 ∆Q3 ∆Qn ના મહત્તમ ની બરાબર છે આ 2 મહત્તમ તમે લો જો ∆Pmaxઅને ∆Qmax એપ્સીલોન બરાબર અથવા જો તેનાથે ઓછા હોય તો તે એપ્સીલોન ને 10ની માઈનસ 4 કે માઈનસ 5 હોઈ શકે છે તેના પછી સોલ્યુશન કન્વર્ઝ થયું કહેવાય છે તેથી જ દરેક પુનરાવર્તનના સમયે તમારે વર્તમાન મૂલ્ય અને પહેલાના મૂલ્યના તફાવત ની તપાસ કરવી પડશે અને આ કિસ્સામાં તમારે જે કરવાનું છે તે સમીકરણ 61 અને સમીકરણ 62 મા છે તમારે અહીયા નિરપેક્ષ કિંમત લેવાની છે તમે નિરપેક્ષ કિંમત લેશો જે હું પહેલાં મૂકવાનું ભૂલી ગયો હતો તેથી બસ ના વોલ્ટેજ મેગનિટયુડ અને ખૂણા માટે નવો અંદાજ લેવો પડશે તેથી તેમા તમારે સુધારો કરવો પડશે જેના પરીણામે Vip1 નુ વર્તમાન મૂલ્ય Vip∆Vipથશે જે સમીકરણ 63 છે અને ∆ip1 એ ip∆δipથશે જે સમીકરણ 64 છે p એ ઇટરેશન કાઉન્ટ છે તેથી એલ્ગોરિધમનુ પ્રથમ પગલું એ છે કે તમારે સિસ્ટમ ડેટા વાંચવાનો છે જેનો અર્થ છે કે તમારે ફક્ત તે તમામ ડેટા વાંચવા ના છે અને જે પણ ડેટાની આવશ્યકતા છે પગલું 2 તમારે બસ એડમિટન્સ મેટ્રિક્સ Y બનાવવાની છે પછી પગલું 3 Pischeduled અને Qischeduled લોડ બસો છે અને બંનેના મૂલ્યો અહીયા જાણીતા છે લોડ બસો એટલે કે PQ બસો તેથી તમારે આ જોવાનું છે PV બસ આપણે પછી જોશું અહીયા વોલ્ટેજનુ મેગનિટયુડ અને ખૂણા એ સ્લેક બસના મૂલ્યોની બરાબર સેટ કરવામાં આવે છે કે જે Vi ના પ્રારંભિક મૂલ્યો 1 જેટલો છે અને એંગલ ડેલ્ટા આ i માટે પ્રારંભિક મૂલ્યો છે તેથી વોલ્ટેજ નિયંત્રિત બસો માટે કે જ્યાં Viઅને Pi છે જે ના એંગલ એ સ્લેક બસ એંગલની સમકક્ષ સેટ કરવામાં આવ્યા છે જે PV બસો માટેના પ્રારંભિક મૂલ્યો છે તેથી લોડ બસો માટે પગલું 4 Pip અને Qipછે જયા p એ પુનરાવૃત્તિ ગણતરી છે આની ગણતરી સમીકરણ 50 અને 51 નો ઉપયોગ કરીને કરવામાં આવે છે જે મેં તમને કહ્યું હતું અને ∆Pip અને ∆Qipની ગણતરી સમીકરણ 61 અને 62 નો ઉપયોગ કરીને દરેક પુનરાવર્તન P પર કરવામાં આવે છે હમણાં જ મેં તમને તફાવત બતાવ્યો હતો વોલ્ટેજ નિયંત્રિત બસો Pip અને ∆Pip માટે ગણતરી સમીકરણ 50 અને 61 નો ઉપયોગ કરીને ગણવામાં આવે છે તેથી વોલ્ટેજ નિયંત્રિત બસમાં ∆Pની ગણતરી તમે કરી શકો છો પરંતુ ∆Q ની ગણતરી તમે કરી શકતા નથી કારણ કે Q નુ મૂલ્ય અહીયા જણીતુ નથી તેથી J1 અને J4 ની ગણતરી તમે સમીકરણ 57 58 59 અને 60 નો ઉપયોગ કરીને કરો એનો અર્થ થાય છે કે જેકોબીયન ના બધા તત્વો તમારે ગણતરી કરવા પડશે ઉદાહરણ તરીકે આ સમીકરણ 57 ના તમારા તત્વો એ ડાયાગોનલ છે અને સમીકરણ 58 માટેના તત્વો એ ઓફ ડાયાગોનલ તત્વો છે J1ના માટે અને આ સમીકરણ 59ના ડાયાગોનલ તત્વો J4માટે છે અને આ સમીકરણ 60 ના ઓફ ડાયાગોનલ તત્વો J4માટે છે તમારે સમીકરણ 57 58 59 અને 60 નો ઉપયોગ કરીને ગણતરી કરવી પડશે તેથી આ ગણતરી તમારે કરવી પડશે આ પછી તમારે સમીકરણ 55 અને 56 ને હલ કરી ∆δ અને ∆Vમેળવવા ના છે તેથી તમારી પાસે ∆PJ1∆δ અને ∆Q J4∆Vછે તેથી તમારે Δδ અને ∆V માટે સમીકરણો 55 અને 56 ઉકેલવા પડશે આગળ તમારે વોલ્ટેજના મેગનિટયુડ અને કોણ સમીકરણ 63 અને 64 મદદથી શોધવાના છે હવે કન્વર્ઝન્સ ની ચકાસણી કરો જો માનાક મા ∆Pip∈ અને માનાક મા ∆Qip∈હોય તો તમને જણાવ્યું હતું તેમ સોલ્યુશન કન્વર્ઝડ થયું છે અને જો ના હોય તો પગલા 9 પર જાઓ જો આ સમીકરણ માં તમે પહેલાથી માનાક લીધો છે તેથી સકારાત્મક બાબતની કાળજી લેવામાં આવી હતી તેથી અહીંયા માનાક મૂકવાની જરૂર નથી કારણ કે આપણે પહેલેથી જ માનાક લીધેલો છે તેથી મેં અહીં પહેલેથી જ લઈ લીધું છે જો તમે અહીં પહેલેથી જ માનાક લીધો છે તો અહીં માનાક ન લો અને જો તમે માનાક અહીં ન લીધો હોય તો જ અહીં માનાક લો તેથીસમીકરણ ના ઉકેલમાં કન્વર્ઝ થઈ ગયું છે હવે પગલા 9 પર જાઓ પગલું 9 એટલે કે તમે પરિણામ આઉટપુટ લખીને છાપશો તેથી તમારે ઉદાહરણ 2 ને ડીકપલ્ડ ન્યુટન રેપ્સન પદ્ધતિનો ઉપયોગ કરીને તેને હલ કરવુ પડશે અને 3 પુનરાવર્તન કરવા જોઈએ એટલે કે તમારી ગૌસ સીડેલ પદ્ધતિ અમે તે ઉદાહરણ 2 મા લીધેલ છે એકવાર હું ફરીથી બતાવી રહ્યો છું કે અમે સમાન ડેટા સમાન દાખલો રાખ્યો છે નહીં તો અલગ ઉદાહરણ મૂંઝવણ મા મૂકશે તેથી આપણે એ જ દાખલો રાખ્યો છે ચાલો હવે હું તે દાખલો બતાવુ ક્યાં ગયો તે જોવા દો અને તે જ ડેટા તે જ Y મેટ્રિક્સ બધું સમાન રહ્યું છે હવે સમીકરણ 50 અને 51બરાબર તે ઉદાહરણમાં તમારી પાસે 3 બસ સમસ્યા છે ત્યા બસ 1 એ સ્લેક બસ અને બસ 2 અને બસ 3 એ PQ બસ છે તેથી તે સમીકરણ 50 અને 51 તમે i 1 થી 3 માટે વિસ્તૃત કરો એટલે કે k 1 થી 3 માટેનું આ સમીકરણ તમે સમીકરણ 51 માટે વિસ્તૃત કરો જે તમે i 2 અને i 3 માટે વિસ્તૃત કરો તેથી જો તમે વિસ્તારશો તો P2તમને આ સ્લાઇડ મા દર્શાવ્યા પ્રમાણે મળશે તેવી જ રીતે આ P3નુ સમીકરણ છે આ Q2નુ સમીકરણ છે અને આ Q3નુ સમીકરણ છે બરાબર છે તેથી તમે આ સમીકરણ વિસ્તૃત કરો તેથી હું આ વાંચી રહ્યો નથી જો તમે વિસ્તારશો તો તમને આ મળશે પછી તમારે ડાયાગોનલ તત્વો અને ઓફ ડાયાગોનલ તત્વો શોધવાના રહેશે પછી તમારે બધા ડેરિવેટિવ લેવાના રહેશે P22 V2V1Y21sin⁡21 21 V2V3Y23sin⁡21 23 P23 V3V2Y31sin⁡32 23 P33 V3V1Y31sin⁡31 31 V3V2Y32sin⁡32 32 P32 V3V2Y31sin⁡32 32 Q2V2 V1Y21sin⁡21 21 2V2Y22sin⁡ V3Y23sin⁡23 23 Q2V3 V2Y23sin⁡23 23 Q3V2 is equal to V3Y32sin⁡32 32 Q3V2 is equal to V1Y31sin⁡31 31 minus V2Y32sin⁡32 32minus 2V3Y33sin⁡ હવે તે જ ઉદાહરણ 2 ડેટા આપણે લઈ રહ્યા છીએ અહીયા બધા ડેટા આપવામાં આવેલ છે અહીં Y મેગનિટયુડ અને કોણ આપવામા આવેલ છે પછી V1 નુ પ્રારંભિક મૂલ્ય તમે 1 05 લીધુ છે પરંતુ અન્ય પ્રારંભિક કોણ મૂલ્યો અહીં ફ્લેટ વોલ્ટેજ V20 1 05 V30 1 05 લેવાને બદલે V20 1 0 V30 1 0 લીધા છે સ્લેક બસ વોલ્ટેજ 1 05 છે આ બધા પેરામીટર P22 મા મૂકતા આપણ ને 52 97મળશે P23ની કિંમત મૂકતા તે 31 98 હશે એ જ રીતે P32ની કિંમત મૂકતા તે 31 98 મળે છે અને P3363 48 મળે છે હવે આપણે આ બધા પેરામીટર Q2V2 મૂકીએ છીએ અને તે તમને 50 97 મળશે એ જ રીતે Q3V3તમને 60 47Q2V3તમને 31 98 અને Q3V2તમને 31 98 મળશે તમે બધી કિંમતો મૂકો અને ગણતરી કરો પછી આ પ્રારંભિક પેરામીટર સાથે જેકોબીયન મેટ્રિક્સના તત્વોનું પ્રારંભિક મૂલ્યવ52 97 31 98 31 98 63 48 મળે છે એ જ રીતે J4 પણ 50 97 31 98 31 47 મળે છે તેથી આ J1અને J4 2 2 મેટ્રિક્સ છે આ સમસ્યા માટે ખરેખર આપણ ને દરેક પુનરાવર્તન વખતે V અને ડેલ્ટા ના નવા મૂલ્યો મળશે અને દરેક પુનરાવૃત્તિ માટે જો આપણે જેકોબીયન મેટ્રિક્સની ગણતરી કરીશું તો તેની પ્રક્રિયા ગણતરીમાં વધુ સમય લેશે જો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો પણ તે તમારો સમય લેશે તેથી આપણેને અહીયા જેકોબીયન મેટ્રિક્સ ના અહીં જે તત્વોના મૂલ્યો તમને આ મળ્યાં છે તેથી આ બધા મૂલ્યો પુનરાવર્તિત પ્ર્ક્રિયામાં અચલ જાળવી રાખવામાં આવશે તેથી આપણે હવે પછીના પુનરાવર્તન મા જેકોબીયન ની ગણતરી કરીશું નહીં તેથી આ 2 કિંમતો અહીયા બીજા કે ત્રીજા પુનરાવર્તન પછી અચલ જાળવી રાખશુ આપણે તેને બદલીશું નહીં આ ખરેખર એક ઉદાહરણ છે બતાવવા માટે કે કેવી રીતે ન્યૂટન રેપ્સન પદ્ધતિ યોગ્ય રીતે કાર્ય કરે છે તેથી તેથી આ સમસ્યા માટે J1અને J4 ઉપર ગણતરી કરવામાં આવી છે તે પુનરાવર્તિત પ્રક્રિયા દરમ્યાન અચલ રહે છે તેથી આપણે આ પદ ને સ્પર્શ કરીશું નહીં અને હવે પછીની પુનરાવર્તિત પ્રક્રિયા માં ગણતરી કરીશું નહીં આગળ P2ની ગણતરી કરવાની છે P2 ની ગણતરી એટલે સમીકરણ 50 અને 51 નો ઉપયોગ કરો અને આનો અર્થ એ છે કે i 2 સમીકરણ મા મૂકી મેળવો બરાબર છે i 3 આ બધા સમીકરણો ખરેખર આપવામાં આવે છે ફક્ત હું તમને બતાવીશ આ તમામ સમીકરણો P2નુ વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યુ છે અહીં P2 માં પ્રારંભિક મૂલ્યોને મૂકી તમારા P2માટેની ગણતરી કરો તમે ખરેખર P2માટેની ગણતરી કરી રહ્યા છો તેથી આ P20જો તમે જોશો કે p 0 પુનરાવર્તિત કાઉન્ટની બરાબર છે તેથી P2 ના આ સમીકરણમાં મા તમામ મૂલ્યો મૂકતા તમે તમારા P2ની ગણતરી કરી શકો છો અને તમારા p 0 પર કરી શકો છો પ્રારંભિક વસ્તુ 0 5 છે એ જ રીતે તમે P3 ના આ સમીકરણમાં તમામ પ્રારંભિક મુલ્યો મૂકી જો તમે ગણતરી કરશો તો તમને P3 0 44 મળશે એ જ રીતે અહીં પણ Q2અને Q3 સમીકરણ આપવામાં આવેલ છેજેથી આ પરિમાણો અહીં મૂકો તેથીQ2 ની ગણતરી છે તે પ્રારંભિક મુલ્યો છે આ બધી વસ્તુ તે ખરેખર તમામ ગણતરી પછી 1 0 બની રહ્યું છે તેવી જ રીતે Q3 ગણતરી કરતા તમે 1 503 મેળવશો તમારી આ બધી ગણતરી છે હવે તમારે શેડ્યૂલ મૂલ્યની ગણતરી કરવી પડશે તેથી આગળ આ છે કે જેને તમે ગૌસ સીડેલ માટે બતાવ્યું છે પરંતુ અહીં માની લો કે આ લોડ છે મેં તમને પહેલાં બતાવ્યું હતું કે આ લોડ છે અને આ જનરેટર છે આ બસ i છે બરોબર છે તેથી તે Pgi Qgi અને લોડ PLi QLi છે તે Pgi jQgi PLi jQLi ફક્ત બતાવી રહ્યોછુ PLi QLi Pgi તેથી ચોખ્ખી ઇન્જેક્ટેડ શક્તિ અહીં Pi Pgi PLi છે અને Qi Qgi QLi કે જે તમારા Pi scheduledઅને Qi scheduledબરાબર છે અને Pi scheduledખરેખર Pgi PLi અને Qi scheduledQgi QLi છે એનો અર્થ છે P2 scheduled મા જ્યારે i 2 Pg2 PL2 તેથી ઉદાહરણ 2 માં નો તમામ ડેટા બરાબર આપવામાં આવ્યો છે તેથી તે 2556 મેગાવોટ અને 2 556 એકમ દીઠ પહેલાની જેમ જ એ જ રીતે Q2 scheduledબરાબર Qg2 QL2 એટલે કે 30 140 2 110 2 એમવીએઆર અને એકમ દીઠ 1 102 બરાબર છે એ જ રીતે P3 scheduledPg3 PL3 દાખલા 2 માટે બસ 3 પર જનરેટર ન હતું તે આપણે પહેલાથી જ જોયું છે એટલે 0 138 6 138 6 મેગાવોટ તેથી તે 1 386 પ્રતિ યુનિટ મેગાવોટ છે તેના માટે 100 દ્વારા ભાગવું કારણ કે બેઝ એમવીએ 100 છે તે જ રીતે Q3 scheduled Qg3 QL3 બરાબર 0 45 2 45 2 એમવીએઆર છે તેથી આખરે 0 452 પ્રતિ યુનિટ મેગાવર તેથી આ બધા P2 Q2 P3 Q3 શેડ્યૂલ મૂલ્ય ની ગણતરી કરવામાં આવશે હવે ΔP2 P2 scheduled − P2 calculatedછે તમને P2 scheduled 2 556 મળ્યું છે આ P2 calculated 0 5 મળ્યું છે તેથી તે 2 556 0 5 2 056 મલે છે તેવી જ રીતે ∆P3 0એP3 scheduled P3 calculated તેથી∆P3 0ગણતરી કરતા 1 946 મળે છે એ જ રીતે ∆Q2 Q2 scheduled − Q2 calculated 1 102 અને ∆Q3 0 P3 scheduled P3 calculated 0 452 1 503 તેથી ગણતરી કરતા 1 051 મળે છે શરૂઆતમાં આપણને મળેલા આ તફાવત છે તેથી આ બધી બાબતોનું શેડ્યૂલ મૂલ્ય તમારા માટે સ્પષ્ટ છે અને ગણતરીનો અર્થ એ કે તે સમીકરણનો ઉપયોગ કરીને તમારે ગણતરી કરવી પડશે ફક્ત કેલ્ક્યુલેટર દ્વારા અથવા કોમ્પ્યુટરમાં કોડ લખો તો આ કિંમતો છે